નમસ્કાર તેથી છેલ્લા કેટલાક સેશન્સ માં આપણે પેરામીટર્સ ના સેટ વિશે ચર્ચા કરી આપણે Z પેરામીટર્સ થી પ્રારંભ કર્યો પછી આપણે Y પેરામીટર્સ વિશે વાત કરી અને પછી આપણે h પેરામીટર્સ તેમજ જ g પેરામીટર્સ વિશે ચર્ચા કરી આજના સેશનમાં આપણે ટ્રાન્સમિશન પેરામીટર્સ વિશે ચર્ચા કરીશું ચાલો જોઈએ કે ટ્રાન્સમિશન પેરામીટર્સ શું છે મૂળભૂત રીતે ત્યાં કોઈ નિયંત્રણ નથી જેના પરથી કહી શકાય કે ક્યા ટર્મિનલ વોલ્ટેજ અને કરંટને ઇંડિપેન્ડન્ટ માનવું જોઈએ અને ક્યા ટર્મિનલ વોલ્ટેજ અને કરંટને ડિપેન્ડન્ટ માનવું જોઈએ આપણી પાસે 4 વેરીએબલ્સ છે 𝐕1 𝐈𝟏 અને 𝐕2 𝐈𝟐 આપણે ઇંડિપેન્ડન્ટ પેરામીટર તરીકે વોલ્ટેજ અથવા કરંટનો કોઈપણ એક સેટ પસંદ કરી શકીએ છીએ અને કોઈપણ એક સેટને આપણે ડિપેન્ડન્ટ પેરામીટર તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ પસંદગીને આધારે આપણે આવા પેરામીટર્સ ના ઘણા સેટ બનાવી શકીએ છીએ આપણે આપણા અગાઉના લેક્ચર્સ માં કેટલાક પેરામીટર્સની ચર્ચા કરી હતી તેથી આજે આપણે પેરામીટર્સ ના બીજા સેટ વિશે ચર્ચા કરીશું જે ઇનપુટ પોર્ટ પરના વેરીએબલ ને આઉટપુટ પોર્ટ પરના વેરીએબલ સાથે સંબંધિત કરે છે જેનો અર્થ એ છે કે 𝐕1 𝐈𝟏 જે વેરીએબલ આપણે ઇનપુટ પોર્ટ પર મેળવીએ છીએ તે આઉટપુટ પોર્ટ ના 𝐕2 𝐈𝟐 વેરીએબલ સાથે સંબંધિત હશે અને પેરામીટર્સ ના આ સેટને ABCD પેરામીટર્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા તમે તેમને ટ્રાન્સમિશન પેરામીટર્સ તરીકે પણ કહી શકો છો પાવર સિસ્ટમમાં માં હવે ABCD પેરામીટર ખૂબ મહત્વના છે કારણ કે તે માપ આપે છે કે સર્કિટ વોલ્ટેજ અને કરંટ ને સોર્સ થી લોડ સુધી કેવી રીતે ટ્રાન્સમિટ કરે છે તેથી અહીં 𝐕1 𝐈𝟏 અને 𝐕2 I2 વચ્ચેનો સંબંધ મહત્વપૂર્ણ છે તેથી આપણે આજે ABCD પેરામીટર્સની ચર્ચા કરીશું તો આપણે આ ABCD પેરામીટર્સને સર્કિટ વેરીએબલ્સના સંદર્ભમાં કેવી રીતે સંબંધિત કરીશું આ બે સમીકરણો ની મદદથી ટર્મિનલ વોલ્ટેજ અને ટર્મિનલ કરંટ વચ્ચેનો સંબંધ સ્થિર થઈ શકે છે તેથી અહીં ઇનપુટ પોર્ટ વોલ્ટેજ 𝐕1 છે જે આઉટપુટ પોર્ટ વોલ્ટેજ અને કરંટના રૂપમાં લખી શકાય છે અને તે V1AV2 BI2 આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે એ જ રીતે ઇનપુટ પોર્ટ કરંટ 𝐈1 એ 𝐕2 I2 સાથે સંબંધિત હોઈ શકે છે અને આપણે લખી શકીએ છીએ 𝐈1 𝐂𝐕2 − 𝐃𝐈2 હવે મેટ્રિક્સ ના રૂપ માં આપણે લખી શકીએ હવે આ કિસ્સામાં જો તમે જુઓ છો to ABCD ને કેપિટલ T તરીકે લખી શકાય છે અને તે ટ્રાન્સમિશન પેરામીટર્સને વ્યાખ્યાયિત કરે છે તેથી કાં તો તમે ABCD લખી શકો છો અથવા તમે T લખી શકો છો બંને ABCD પેરામીટર્સ ના સમાન સેટને રજૂ કરશે હવે આ ટ્રાન્સમિશન લાઇન ના એનાલિસિસ માં ખૂબ મહત્વનું છે કારણ કે હવે તેઓ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ અને કરન્ટ્સને રીસીવિંગ એન્ડ વોલ્ટેજ અને કરંટના રૂપમાં વ્યક્ત કરી રહ્યા છે તેથી આ ખાસ ગુણધર્મ ને કારણે આપણે તેમને ટ્રાન્સમિશન પેરામીટર્સ તરીકે કહીએ છીએ હવે ઉપરોક્ત સમીકરણ જેની આપણે ચર્ચા કરી છે તે ઇનપુટ વેરીએબલ 𝐕1 અને 𝐈1 ને આઉટપુટ વેરીએબલ 𝐕2 અને −𝐈2 સાથે જોડે છે તેથી અહીં અગત્યની વાત એ છે કે અત્યાર સુધી આપણે 𝐕1 𝐈1 અને 𝐕2 𝐈2 વચ્ચેનો સંબંધ બતાવ્યો અહીં આપણે 𝐈2 ની વિરુદ્ધ નિશાની પર વિચારણા કરી રહ્યા છીએ કારણ કે જ્યારે તમે ટ્રાન્સમિશન નેટવર્ક જોશો ત્યારે તમે સરળ પાવર સિસ્ટમ નેટવર્ક લો છો જ્યાં 𝐕1 𝐈1 નેટવર્ક ની અંદર છે અને 𝐕2 એ આઉટપુટ પોર્ટ વોલ્ટેજ છે અને કરંટ સામાન્ય રીતે સર્કિટની બહાર જાય છે આ ચોક્કસ સ્થિતિને કારણે પાવર સિસ્ટમ નેટવર્ક થી સંબંધિત V1 𝐈1 અને 𝐕2 I2 વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાને બદલે V1 𝐈1 અને 𝐕2 I2 વચ્ચેના સંબંધને સ્થાપિત કરે છે તેથી આપણે સામાન્ય રીતે 𝐈2 આ દિશામાં ધ્યાનમાં લઈએ છીએ પરંતુ જો તમે લોડ કનેક્ટ કરો તો તે કરંટ પ્રદાન કરવાને બદલે કરંટનો વપરાશ કરે છે તેથી જ ટ્રાન્સમિશન પેરામીટર્સને કરંટ 𝐈2 ના ચિહ્નને બદલીને વર્ણવી શકાય છે તેથી જ આપણે અહીં 𝐈2 કરતાં −𝐈2 નો ઉપયોગ કરીએ છીએ હવે ચાલો જોઈએ કે આપણે આ પેરામીટર્સની ગણતરી કેવી રીતે કરીશું V2 0 તેનો અર્થ એ કે તમે આઉટપુટ પોર્ટને શોર્ટ સર્ક્યુટેડ સેટ કરીને આપણે જે પેરામીટર્સની ગણતરી કરી શકીએ છીએ અથવા 𝐈2 𝟎 સેટ કરો છો એટલે કે તમે આઉટપુટ પોર્ટ ને ઓપન સર્કિટ સેટ કરો છો હવે આપણે ABCD પેરામીટર્સના રૂપમાં જે સમીકરણો જોયા છે જે 𝐕1 𝐈1 અને 𝐕2 𝐈2 ને સંબંધિત કરે છે તે સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે છે 𝐕1 𝐀𝐕2 − 𝐁𝐈2 𝐈1 𝐂𝐕2 − 𝐃𝐈2 હવે આ સમીકરણોમાં જો તમે 𝐈2 0 સેટ કરો તો તેનો અર્થ એ કે તમે આઉટપુટ પોર્ટને ઓપન સર્કિટ તરીકે સેટ કરી રહ્યા છો તે સ્થિતિમાં AV1V2 CI1V1 હવે આગળની શરત એ છે કે જ્યારે તમે 𝐕2 0 સેટ કરૂ છો એટલે કે જ્યારે તમે આઉટપુટ પોર્ટને શોર્ટ સર્ક્યુટેડ કરી રહ્યાં છો ત્યારે તમને મળે છે B V1I2 D I1I2 હવે આ પેરામીટર્સ શું રજૂ કરી રહ્યા છે જો તમે A જુઓ તો A બીજું કઈ નહિ પણ રિવર્સ વોલ્ટેજ ગેઇન છે B ઇમ્પિડન્સ સિવાય કશું નથી C એડમિટન્સ છે અને D કરંટ ગેઇન છે તેથી આપણે શું કહી શકીએ કે ટ્રાન્સમિશન પેરામીટર્સ ઇનપુટ અને આઉટપુટ વેરીએબલ્સ વચ્ચે સીધો સંબંધ પૂરો પાડે છે તેથી તે કેસ્કેડ નેટવર્ક્સમાં ખૂબ ઉપયોગી છે તેનો અર્થ એ કે જો તમારી પાસે કેસ્કેડ ફેશન માં બે નેટવર્ક છે તો તમે કહી શકો કે અહીં પેરામીટર્સ 𝐕1 𝐈1 છે ઇન્ટરમિટન્ટ પેરામીટર્સ તમે V1 I1 કહી શકો છો અને આઉટપુટ માં તમારી પાસે 𝐕2 𝐈2 વેરીએબલ્સ તરીકે હોઈ શકે છે ટ્રાન્સમિશન પેરામીટર્સ તમને તે કિસ્સાઓમાં સંબંધોને સ્થિર કરવામાં મદદ કરશે જ્યારે તમારી પાસે કેસ્કેડ નેટવર્ક હોય આ પ્રકારના નેટવર્ક નું એનાલિસિસ આપણે પછીના લેક્ચરમાં જોશું જ્યારે આપણે વિવિધ નેટવર્ક્સના ઇન્ટરકનેક્શન વિશે ચર્ચા કરીશું ત્યારે આપણે તે વિશિષ્ટ પાસાને વિગતવાર જોશું આજના લેક્ચર માટે પ્રથમ આપણે ટ્રાન્સમિશન પેરામીટર્સના મુખ્ય ગુણધર્મો વિશે ચર્ચા કરીશું તેથી આપણે તે ગુણધર્મો શું છે તે જોશું પહેલા ચાલો જોઈએ કે ABCD શું વ્યાખ્યાયિત કરે છે A તમારો ઓપન સર્કિટ વોલ્ટેજ રેશિયો હશે કારણ કે જ્યારે તમે આઉટપુટ પોર્ટને ઓપન સર્કિટ તરીકે રાખો છો ત્યારે તમે આની ગણતરી કરો છો B નેગેટિવ શોર્ટ સર્કિટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે C એ ઓપન સર્કિટ ટ્રાન્સફર એડમિટેન્સ છે અને D ફરીથી નેગેટિવ શોર્ટ સર્કિટ કરંટ રેશિયો છે હવે ABCD પેરામીટર્સ ના કિસ્સામાં એક મહત્વપૂર્ણ ગુણધર્મ એ છે કે જો તમે તે જોવા માંગતા હો કે ટુ પોર્ટ નેટવર્ક રેસીપ્રોકલ છે કે નહીં તમારે આ શરતની સહાયથી શોધવાની જરૂર છે તેથી જો 𝐀𝐃 𝐁𝐂 1 તો આપણે કહીશું કે સર્કિટ રેસીપ્રોકલ છે હવે આપણે ABCD ના મૂલ્યો કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું તે કેવી રીતે શોધીશું આપણે Z y અથવા h અને g પેરામીટર્સના કિસ્સામાં જેમ કર્યા તેના જેમ જ ABCD ના મૂલ્યોને વ્યાખ્યાયિત કરીશું એટલે કે આપણે પહેલા આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ કરીશું અને પછી આપણે આઉટપુટ પોર્ટ ને શોર્ટ સર્કિટ કરીશું અને ABCD પેરામીટર્સના મૂલ્ય શોધી કાઢીશું હવે આગળ અત્યાર સુધી આપણે જેની ચર્ચા કરી છે તેનાથી વિરુદ્ધ છે અર્થાત સંબંધ વિરુદ્ધ છે હવે 𝐕2 𝐈2 એ 𝐕1 𝐈1 ના સંદર્ભમાં સંબંધિત હશે જેનો અર્થ છે કે આપણે V1 𝐈1 ને ઇંડિપેન્ડન્ટ વેરીએબલ્સ તરીકે અને V2 𝐈2 ને ડિપેન્ડન્ટ વેરીએબલ્સ તરીકે સેટ કરી શકીએ છીએ તે સંજોગોમાં જે સંબંધ આપણે મેળવ્યું છે તેને ઇન્વર્ઝ ટ્રાન્સમિશન અથવા ઇન્વર્ઝ T પેરામીટર્સ તરીકે ઓળખવામાં આવે છે આપણે આ સંબંધને નાના abcd ની મદદથી સ્થાપિત કરીએ છીએ કારણ કે તે મોટા ABCD પેરામીટરની વિરુદ્ધ છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે જ્યાં આપણે 𝐕2 𝐈2 ના સંદર્ભમાં 𝐕1 I1 ના સંબંધ સ્થાપિત કર્યા છે આ કિસ્સામાં સંબંધ 𝐕1 𝐈1 ના સંદર્ભમાં V2 𝐈2 હશે તેથી અહીં 𝐕1 𝐈1 ઇંડિપેન્ડન્ટ છે 𝐕2 𝐈2 ડિપેન્ડન્ટ છે તેથી હવે કેવી રીતે લખશું 𝐕2 𝐚𝐕1 − 𝐛𝐈1 𝐈2 𝐜𝐕1 − 𝐝𝐈1 વૈકલ્પિક રીતે તમે મેટ્રિક્સ ના રૂપ માં આ રીતે લખી શકો તેથી આપણે આ abcd મેટ્રિક્સ ને નાના t થી રજૂ કરીએ છીએ તેથી આપણે તેને ઇન્વર્સ ટ્રાન્સમિશન અથવા નાના t પેરામીટર્સ કહીએ છીએ હવે તમે મૂલ્યો કેવી રીતે શોધી શકશો તમે તે જ માપદંડ લાગુ કરશો જે આપણે ટ્રાન્સમિશન પેરામીટર્સ ના કિસ્સામાં કર્યા છે અહીં V10 એટલે કે ઓપન પોર્ટ ઇનપુટ પોર્ટ શોર્ટ સર્ક્યુટેડ છે અને 𝐈1 𝟎 એટલે કે ઇનપુટ પોર્ટ ઓપન સર્ક્યુટેડ છે આ સેટ કરીને પેરામીટર્સ નું મૂલ્યાંકન કરી શકાય છે તમે પેરામીટર્સ ના મૂલ્યો કેવી રીતે મેળવશો તેથી જ્યારે તમે 𝐈1 0 સેટ કરો ત્યારે તમને મળશે aV2V1 cI2V1 પછી આપણે 𝐕1 0 સેટ કરીશું જેથી મળશે b V2I1 d I2I1 તેથી તમે શું લખી શકો છો A ઓપન સર્કિટ વોલ્ટેજ રેશિયો સિવાય બીજું કંઈ નથી B શું છે B એ નેગેટીવ શોર્ટ સર્કિટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે કારણ કે તે મૂળભૂત રીતે V અને I વચ્ચેના સંબંધનો ગુણોત્તર છે તેથી તે નેગેટીવ શોર્ટ સર્કિટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે C ઓપન સર્કિટ ટ્રાન્સફર એડમિટન્સ છે કારણકે તે રેશિયો I2V1 છે અને પછી D એ નેગેટીવ શોર્ટ સર્કિટ કરંટ રેશિયો છે જે I2I1 વચ્ચેનો સંબંધ છે તેથી આ નાના abcd પેરામીટર્સ ખાસ કરીને પાવર સિસ્ટમ્સ ના કિસ્સામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે કારણ કે અહીં પણ આપણે આઉટપુટ વેરીએબલ V2 𝐈2 ની અસર મેળવીએ છીએ જે ઇનપુટ વેરીએબલ 𝐕1 𝐈1 પર છે તો અહીં આપણે કહીશું કે સર્કિટ ફરીથી રેસીપ્રોકલ છે જો ad bc હવે આ પેરામીટર્સને સમજવા માટે આપણે થોડા ઉદાહરણો લઈએ ચાલો જોઈએ કે આકૃતિમાં આપેલ મુજબ એક સર્કિટ છે આપણી પાસે બે રેઝિસ્ટન્સ છે અને એક ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ છે અને આપણે આ ચોક્કસ સર્કિટ માટે ટ્રાન્સમિશન પેરામીટર્સ શોધવાની જરૂર છે તેથી આપણે સમીકરણો નો ઉપયોગ કરીશું અને આપણે આઉટપુટ પોર્ટ પર પ્રથમ ઓપન સર્કિટ વોલ્ટેજ સેટ કરીશું અને પછી સર્કિટ પેરામીટર્સ શોધવા માટે શોર્ટ સર્કિટ કરીશુ તેથી હવે પ્રથમ કિસ્સામાં આપણે શું કરી રહ્યા છીએ આપણે આઉટપુટ પોર્ટ ઓપન કરી રહ્યા છીએ અને ઇનપુટ પોર્ટ પર આપણી પાસે વોલ્ટેજ જોડાયેલ છે જે 𝐕1 છે અને જ્યારે આપણી પાસે આ વિશેષ સ્થિતિ છે ત્યારે આપણે આ કિંમતોને ABCD સમીકરણમાં મૂકીએ છીએ જે 𝐕1 𝐈1 સમીકરણો છે આ આકૃતિ પરથી 𝐕1 𝐈110 20 30𝐈1 𝐕2 𝐈120 − 3 17𝐈1 તેથી V1 અને 𝐕2 આપણે ઇનપુટ કરંટ I1 ના સંદર્ભમાં મેળવ્યાં છે તેથી તમે હવે ABCD પેરામીટર્સ ના સમીકરણો ની મદદથી શું લખી શકો છો આપણે જાણીએ છીએ કે AV1V230I117I11 765 CI1V230I117I11 765 હવે આગળ આપણે A અને C ની કિંમત મેળવી લીધી છે હવે આપણે B અને D ની વેલ્યુ શોધી કાઢવાની જરૂર છે તો તે માટે આપણે શું કરવુ પડશે આપણે આઉટપુટ પોર્ટ શોર્ટ સર્કિટ કરવો પડશે અને પડશે ઇનપુટ પોર્ટમાં વોલ્ટેજ 𝐕1 લાગુ કરવો પડશે અને સમીકરણો હલ કરવા પડશે જો તમે સર્કિટ જોશો તો તમે આ નોડ પર કિર્ચોફ કરંટ લો લાગુ કરી શકો છો ધારો કે આ નોડ પરનો વોલ્ટેજ Va છે અને આપણે આ નોડ પર કિર્ચોફ કરંટ લો લાગુ કરીએ છીએ તેથી આપણે શું લખી શકીએ આપણે 𝐈1 𝐕1 𝐕𝑎10 ની કિંમત લખી શકીએ છીએ અને કરંટ અંદર જઈ રહ્યો છે તેથી આપણે કરંટના અંદર જવાનાને પોઝિટીવ અથવા કરંટના બહાર નીકળવાને નેગેટીવ તરીકે લઈ રહ્યા છીએ તેથી KCL લગાવતા V1 Va10 Va20I20 હવે જો તમે આ સર્કિટ જોશો તો તમે કહી શકો કે Va એ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સના વોલ્ટેજની બરાબર છે કારણ કે આ તે વોલ્ટેજ છે જે 20 ઓહ્મ રેઝિસ્ટન્સની એક્રોસ મા લાગુ કરાય છે અને વોલ્ટેજ જે 20 ઓહ્મ રેઝિસ્ટન્સમાં લાગુ થાય છે તે Va સિવાય બીજું કંઈ નથી તેથી તમે શું લખી શકો છો તમે 𝐕𝑎 3𝐈1 લખી શકો છો અને આ ભાગમાં આપણે પહેલાથી જ જોયું છે કે 𝐈1 𝐕1 −𝐕𝑎10 તો આપણી પાસે આ બે માહિતી છે તેથી હવે આપણે 𝐕𝑎 3𝐈1 અને 𝐕1 13𝐈1 ની કિંમત કહી શકીએ ઉપર ની કિંમતો ને KCL માં મુકતા I1 3I120I20⇒1720I1 I2 તેથી D I1I220171 176 B V1I2 13I1 1720I115 29 તેથી આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ એક પછી એક મુકવાની તકનીકનો ઉપયોગ કરીને તમે સરળતાથી ABCD પેરામીટર ના મૂલ્યો શોધી શકો છો હવે ચાલો બીજું ઉદાહરણ જોઈએ જ્યાં ટ્રાન્સમિશન પેરામીટર્સ આપેલા છે તેથી અહીં તમે મેટ્રિક્સ સ્વરૂપમાં પેરામીટર્સ જુઓ છો આઉટપુટ પોર્ટ મહત્તમ પાવર ટ્રાન્સફર માટે વેરીએબલ લોડ સાથે જોડાયેલ છે હવે આપણે શું કરવું જોઈએ આપણે 𝑅𝐿 નું મૂલ્ય શોધવાની જરૂર છે કે જેના પર મહત્તમ પાવર ટ્રાન્સફર થશે અને આપણે કેટલો મહત્તમ પાવર ટ્રાન્સફર થશે તે શોધવાની જરૂર છે તેથી આપણે શું કરીશું આપણે તે જ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું જેની આપણે ચર્ચા કરી છે આપણે સંબંધોને શોધવા માટે પહેલા આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ અને પછી શોર્ટ સર્કિટ મૂકીશું અને જ્યારે મહત્તમ પાવર ટ્રાન્સફર માટે તમારે 𝑅𝐿 ની કિંમત શોધવાની જરૂરી છે ત્યારે સર્કિટની થેવેનિન સમકક્ષ શોધવાનો ઉદ્દેશ હશે જે 𝑅𝐿 ની ડાબે છે આ સેગમેન્ટ ને થેવેનિન સમકક્ષ તરીકે રજૂ કરવાની જરૂર છે આપણે ABCD પેરામીટર્સનો ઉપયોગ કરીશું અને 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ નું મૂલ્ય શોધીશું જેથી આપણે મહત્તમ પાવર ટ્રાન્સફર કરી શકીએ હવે પહેલા આપણે શું કરવાની જરૂર છે આપણે થેવેનીન ઇમ્પિડન્સ અને થેવેનીન વોલ્ટેજ શોધવુ પડશે પહેલા ચાલો થેવેનીન ઇમ્પિડન્સનું મૂલ્ય શોધીએ તો તે માટે આપણે શું કરવાનું છે થેવેનીન ઇમ્પિડન્સનું મૂલ્ય શોધવા માટે આપણે બધા ઇંડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કિટ કરવાની જરૂર છે તેથી અહીં આપણે આ ઇંડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરીશું અને પછી 𝑍𝑇ℎ ની કિંમત શોધવા માટે આપણે આઉટપુટ પોર્ટ પર એક વોલ્ટેજ લાગુ કરીશું જેથી આપણે 𝐕2 ની કિંમત શોધી શકીએ છીએ તેથી જ્યારે તમને 𝐕2 અને 𝐈2 નુ મૂલ્ય મળે તમે સરળતાથી 𝑍𝑇ℎ ની કિંમત શોધી શકો છો તેથી આ સંબંધ 𝐕2 અને 𝐈2 આપણે ABCD પેરામીટર્સ ની સહાયથી મેળવીશું તેથી જો તમે A B C અને D ની કિંમતો મૂકો તો તમે સરળતાથી લખી શકો છો V14V2 20I2 I10 1V2 2I2 ઇનપુટ પોર્ટ પર V1 −10𝐈1 આ સંબંધને પ્રથમ સમીકરણમાં મુકવાથી આપણે મેળવીએ છીએ 10I14V2 20I2I1 0 4V22I2 ઉપર ની કિંમતો ને ABCD પેરામીટર્સ ના બીજા સમીકરણ માં મુકવા થી આપણને મળશે 0 4V22I20

5V24I2 ZThV2I240 58Ω હવે આગાળનું કાર્ય છે કે આપણે 𝑉𝑇ℎ ની કિંમત શોધવાની જરૂર છે તેથી 𝑉𝑇ℎ ની કિંમત શોધવા માટે કરંટ I2ની કિંમત I2 0 છે કેમ કે આ પોર્ટ ઓપન સર્કિટ થશે અને ઇનપુટ પોર્ટનું મૂલ્ય છે 𝐕1 50 10𝐈1 હવે આપણે આને ABCD પેરામીટર સમીકરણો પર લાગુ કરીએ જેથી આપણે શું લખી શકીએ આપણે લખી શકીએ કે 50 10I14V2 I10 1V2V210I1 50 10I14V2⇒50 V24V2 5V250⇒V210 તેથી VThV210V મહત્તમ પાવર ટ્રાન્સફર માટે 𝑅𝐿 𝑍𝑇ℎ 8𝛺 તેથી મહત્તમ પાવર ટ્રાન્સફર છે PI2RL2RL3 125W તેથી આની મદદથી આપણે આપણું આજનું સેશન બંધ કરી શકીએ છીએ જેમાં આપણે ટ્રાન્સમિશન પેરામીટર અને ઇન્વર્સ ટ્રાન્સમિશન પેરામીટર વિશે ચર્ચા કરી હવે પછીના લેક્ચરમાં આપણે વિવિધ ટુ પોર્ટ નેટવર્કના ઇન્ટરકનેક્શન વિશે ચર્ચા કરીશું જે ટુ પોર્ટ નેટવર્કની ચર્ચા આપણે છેલ્લા 4 સેશન્સમાં કરી છે આભાર